પ્રયોગશાળા નિદર્શન ડાયલ ગેજ અને વર્નિયર માઈક્રોમીટર ફીલર ગેજ સરફેસ પ્લેટ પ્રયોગશાળા નિદર્શનમાં ફરીથી તમારુ સ્વાગત છે હવે પછીનું સાધન જે મેં લીધું છે તે છે ડાયલ ગેજ ડાયલ ગેજ રેસીપ્રોકેટિંગ ગતિનું વર્તુળાકાર ગતિમા થતા રૂપાંતરણના સિદ્ધાંતનો ઉપયોગ થતો હોય્ ત્યાં વપરાય છે જે આપણને અમુક વાંચન આપે છે હું તમને તેનો સિદ્ધાંત બતાવીશ પહેલા ચાલો આપણે ડાયલ ગેજ આ ડાયલ ગેજના ભાગો જોઇએ આ છે ડાયલ ગેજ અને તેની બનાવટ મોટી છે તો આ ડાયલ ગેજ ઘણા બધા ભાગો ધરાવે છે પહેલો ભાગ તે બેઝલ છે આ બેઝલ તે એક બાહ્ય ભાગ છે જેને ફેરવીને તમે 0 એડજસ્ટ કરી શકો છો તો આ બેઝલનો ઉપયોગ 0 એડજસ્ટ કરવા માટે થાય છે આપણને દેખાય છે કે જો ત્યાં એક એરો હોય તો આપણે તેને ફેરવી શકીએ છીએ જો ત્યાં 0 ભૂલ હશે તો આપણે તેને એડજસ્ટ કરી શકીએ અને આપણી પાસે ધન પોઝીટીવ ભૂલ છે તો આપણે આ એડજસ્ટ કરી શકીશું તો આપણી પાસે માર્કર પણ છે આપણે તેને કાળા કલરમાં જોઈ શકીએ છીએ તેમાં બે માર્કર છે આ બે માર્કરનો ઉપયોગ સંદર્ભ બિંદુને માર્ક કરવા ઉપયોગી છે અને જો જરૂર હોય તો માપનને શરૂ કરવા માટે આ માર્કરને સામાન્ય રીતે સંદર્ભ બિંદુ ઉપર મૂકવામાં આવે છે અથવા માર્કરને શૂન્ય પર મૂકી શકાય આપણી પાસે બે પોઇન્ટ૨ પણ છે બે પોઇન્ટ૨ અંદરની બાજુ એ એક મુખ્ય પોઇન્ટ૨ અને બીજો એક તે નાનું પોઇન્ટ૨ તમે જોઈ શકો છો કે આપણી પાસે મુખ્ય બિંદુ તે નીચેની બાજુએ છે કે જે પ્લન્જર ઉપર મુખ્ય બિંદુ પાસે છે જો આપણે તેને રેસીપ્રોકેટિંગ ગતિમાં આગળ દબાવીએ તો જો આપણે તેને ધીરે ધીરે દબાણ કરીએ તો તમે જોઈ શકો છો કે મોટી સોય ખૂબ ઝડપથી આગળ વધી રહી છે આપણે અહીં સ્પષ્ટીકરણો જોઈ શકીએ છીએ કે તે લખેલાં છે કે 0 01 થી 10 મીમી 01 આવશે જો હું મારા પ્લન્જરને થોડું ઉપરની બાજુ ખસેડીશ તમે થોડી ગતિ જોઈ શકો છો તે ત્રણ વાંચન આગળ ખસેલું છે બરાબર તેનો અર્થ તે 0 01 ગુણ્યા ૩ જેટલું આગળ ખસેલ છે 0 03 મિલી મીટર આગળ હું જેની વાત કરી રહ્યો છું તે મોટી સોય છે તેથી જ્યારે હું તેને થોડું વધારે દબાવીશ ત્યારે તે 0 થી 0 સુધીનું એક આખું પરિભ્રમણ બનાવશે તમે જોઈ શકો છો કે મોટી સોય ઘડિયાળની દિશામાં આગળ ખસે છે અને નાની સોય પણ સાથે સાથે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ખસે છે આપણે ફરી વખત કરીએ તે ઘડિયાળની દિશામાં આગળ ખસે છે અને નાની સોય એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ખસે છે હું તેનો સિદ્ધાંત સમજાવીશ તમે જોઈ શકો છો કે મોટી સોય એક આખું પરિભ્રમણ ફરે છે તેનો મતલબ કે તે 0 01 ગુણ્યા 100 જેટલું ખસે છે તમે જોઈ શકો છો કે આપણે મોટા સ્કેલ ઉપર કુલ 100 કાપાઓ છે તે ફક્ત એક પરિભ્રમણમાં આવરી લે છે અને નાના વર્તુળ નાની સોય તમે જોઈ શકો છો કે જે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આગળ વધે છે તે ફક્ત 1 કાપો આગળ વધ્યું છે 01 થી 10 મીમી એ શ્રેણી છે લઘુત્તમ કાપો કે લઘુત્તમ વાંચન તે 0 01 છે અને મહત્તમ 10 મીમી છે જો હું પ્લન્જરને ઉપરથી સંપૂર્ણપણે દબાવીશ તો તમે જોઈ શકો છો કે તે અહીં 10 મીમીથી વધારે ગયો છે પરંતુ સાધનની સંવેદનશીલતા અથવા સાધનની શ્રેણી મુજબ 10 મીમી વાંચી શકાય છે તેથી અમારી પાસે અહીં પ્લન્જર છે પ્લન્જરની ઉપર આપણી પાસે સ્ટેમ છે જેમાં પ્લન્જર ચાલે છે તેથી આપણે જોઈ શકીએ છીએ કે પ્લન્જરની રેસીપ્રોકેટિંગ ગતિ તે સોયને ગોળાકાર ગતિ આપે છે આની પાછળનો સિદ્ધાંત તે ગિયર ટ્રેનનો જ છે જો હું પ્લન્જરને ઉપર ખેંચીને કે દબાવીને છોડું તો શું થાય સોય ફરીથી મૂળ સ્થિતિમાં આવે છે તેનો અર્થ એ કે તેમાં સ્પ્રિંગ મિકેનિઝમ કાર્યરત છે અહીં એક હેલીકલ સ્પ્રિંગ છે તે કેવી રીતે કાર્ય કરે છે હું તેને આ રીતે ફેરવવાનું પસંદ કરું છું આ ખરેખર મારું પ્લન્જર છે અને તે ખરેખર એક રેક અને પિનિઓન છે મારી પાસે અહીં એક પિનિઓન છે જ્યારે આ પિનિઓન ઉપર અને નીચે તરફ જાય છે ત્યારે આ પિનિઓન ફરે છે આનો અર્થ છે કે ત્યાં તે ઉપરની દિશામાં આગળ વધે છે આ પિનિઓન ફરે છે જો તે ઉપરની દિશા તરફ જવાનું છે તો તે આ દિશામાં ફરે છે અને આ પિનિઓન અહીં બીજા ગિયર સાથે જોડાયેલ છે જે આ છે અને મારી પાસે મારું પોઇન્ટર P1 અહીં છે હવે જો તમે જુઓ કે જો હું તેને ઉપરની દિશામાં ખસેડું તો તમે ડાયલ ગેજ જોઈ શકો છો જો હું તેને ઉપરની દિશામાં ધીમે ધીમે ખસેડીશ તો મુખ્ય પોઇન્ટર ઘડિયાળની દિશામાં ફરતુ હશે તમે તેને અહીં જોઈ શકો છો જો હું આ ગિયરને ઉપરની દિશામાં ખસેડીશ તો હું તેને ગિયર 1 કહીશ આ ગિયર 1 ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતું હોય છે હું તેને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં મૂકીશ ગિયર 2 જે ઘડિયાળની દિશામાં ફરી રહ્યું છે તેથી શું થાય છે આ પ્લન્જરની એક નાની હિલચાલ સાથે ત્યાં એક મોટી હિલચાલ છે કારણ કે તમે જાણો છો કે આ નાનો પિનિઓન છે અને ગિયર રેશિયોના આધારે કેલિબ્રેશન કરવામાં આવે છે જે ગિયર 1 ના આધારે છે ગિઅર 1 ની નાની હિલચાલ ગિયર 2 ને મોટી હિલચાલ આપે છે તેથી અહીં આ રેક અને પિનિઓન છે તો આ નિર્દેશક P1 છે તેથી આ નાનો પિનિઓન અથવા ચાલો કહીએ કે ગિઅર 2 પણ અન્ય ગિયર સાથે જોડાયેલ છે જે મારો ગિયર 3 છે આ નાનો ગિયર 2 એ ગિયર 3ને ફેરવતો હોય છે આ મારો ગિયર 3 છે અને અહીં મારા પોઇન્ટર પણ છે તેથી આ મારું પોઇન્ટર P1 છે અને આ મારું પોઇન્ટર P2 છે તમે ડાયલ ગેજની રેસીપ્રોકેટિંગ ગતિ સાથે તેનુ પરિભ્રમણ જોઈ શકો છો પોઇન્ટર એક એ સંપૂર્ણ પરિભ્રમણ કરી રહ્યું છે અને પોઇન્ટર બે બીજી દિશામાં ફરી રહ્યું છે તમે જોઈ શકો છો કે જો આ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરી રહ્યું હોય તો જી 1 જી 2 ઘડિયાળની દિશામાં ફરે છે અને દેખીતી રીતે જી3 ઘડિયાળની વિરૂદ્ધ દિશામાં ફરશે અને વેલોસિટી રેશિયો અથવા ગિયર રેશિયો પણ એટલો છે કે એક સંપૂર્ણ પરિભ્રમણ નાના પોઇન્ટરમાં ફક્ત એક જ કાપો બતાવે છે મોટા પોઇન્ટરનું એક સંપૂર્ણ પરિભ્રમણ નાના પોઇન્ટરમાં એક જ કાપો બતાવે છે તેથી તે આ રીતે માપાંકિત થયેલ છે તમે તે પણ જોઈ શકો છો કે જ્યારે આપણે પ્લન્જર અથવા પોઇન્ટર છોડીએ ત્યારે તે જાતે જ મૂળ સ્થિતિમાં આવે છે તેથી આ સ્પ્રિંગ મિકેનિઝમ અહીં જોડાયેલ છે ત્યાં એક સ્પ્રિંગ છે જે હેલીકલ સ્પ્રિંગ છે આ હેલીકલ સ્પ્રિંગ ઊર્જા સંગ્રહ કરે છે જ્યારે પ્લન્જરને આગળ દબાવવામાં આવે છે અને જ્યારે તેને છોડી દેવામાં આવે ત્યારે સંગ્રહિત ઉર્જાના કારણે તે ઉર્જા મુક્ત કરે છે અને પ્લન્જર મૂળ સ્થિતિમાં પાછો આવે છે વધુ સારી રીતે કહેવું હોય તો સંપર્કનો પોઇન્ટર મૂળ સ્થિતિ પર પાછો આવે છે આ ડાયલ ગેજનો સિદ્ધાંત છે ડાયલ ગેજની એપ્લિકેશન શું છે ફરતી શાફ્ટના કિસ્સામાં ડાયલ ગેજને ફરતી શાફ્ટ પર મૂકવામાં આવે છે તેથી ત્યાં કોઈ ઓફસેટ અથવા પ્લે અથવા વિષમતા છે કે નહીં તે આપણને બતાવે છે કે ખામી અથવા વિષમતા શું છે આંદોલન ગમે તે હોય આપણે મધ્યમ મૂલ્ય લઈએ છીએ તમે જોઈ શકો છો કે ડાયલ ગેજ અહીંયા તે સ્ટેન્ડ સાથે જોડાયેલ છે અહી ડાયલ ગેજ હોલ્ડર છે ડાયલ ગેજ સ્ટેન્ડમાં આપણે કહી શકીએ કે આપણી પાસે એક પ્રકારનું સાર્વત્રિક જોડાણ છે ડાયલ ગેજમાં કોઈ પણ પ્રકારની દિશામાં આપણે આગળ વધી શકીએ છીએ તેમાં ખરેખર 6 ડિગ્રીની સ્વતંત્રતા છે તમે જોઈ શકો છો કે તે આ દિશામાં આગળ વધી શકે છેતે આ દિશામાં પણ આગળ વધી શકે છે તે આ દિશામાં પણ આગળ વધી શકે છે હા બરાબર આ એક વધુ સ્વતંત્રતાનું પ્રમાણ છે કે અહી ઉંચાઇ પણ ગોઠવી શકાય છે તેથી જ્યાં જરૂરી હોય ત્યાં નિશ્ચિત કરી શકાય છે તેથી આ ડાયલ ગેજનો ઉપયોગ છે ડાયલ ગેજ સાથે હું ડાયલ વર્નીઅર વિશે પણ વાત કરી શકીશ તેથી આ વર્નીઅર કેલિપર છે ખરેખર ત્યાં કોઈ સિદ્ધાંત નથી અથવા ડાયલ ગેજ જેવી ગતિ નથી પરંતુ તે ડાયલ ધરાવે છે તેમાં રોટરી સ્કેલ છે તે અહીં ગોળાકાર સ્કેલ છે તમે જોઈ શકો છો કે તેમાં મુખ્ય સ્કેલ વાંચન પણ છે જેને ઇંચમાં અને મી માં માપાંકિત કરવામાં આવે છે આ વર્નીઅર સ્કેલ છે કે આ સ્કેલનો ઉપયોગ એ છે કે આપણને જ્યારે અને જ્યાં જોઇએ ત્યાં 0 ને એડજસ્ટ કરી શકીએ છીએ આપણે તેને ઓછામાં ઓછા વર્નીઅર સ્કેલ 0 પર પણ સેટ કરી શકીએ છીએ તમે અહીં જોઈ શકો છો કે તેની ઓછામાં ઓછી ગણતરી 0 001 ઇંચ છે તો આ એક બીજું વર્નિયર કેલીપર છે જેમાં એક ગોળાકાર સ્કેલ છે જેને એડજસ્ટ કરી શકાય છે આ તેનો ફાયદો છે જો કે અન્ય ઉપયોગો સમાન છે તેમાં આંતરિક જડબાઓ છે બાહ્ય જડબાં છે તેમાં આ ડેપ્થ ગેજ છે અને આ સ્ક્રૂ એક ફાઇન ઍડજસ્ટમેન્ટ સ્ક્રુ છે ચાલો આપણે પ્રયોગશાળા નિદર્શનનો આગળનો ભાગ જોઇએ આ નિદર્શનમાં હું ચર્ચા કરીશ કે માઇક્રોમીટર શું છે આ એન્જિનિયરિંગ મેટ્રોલોજીના કોર્સ માટે પ્રયોગશાળા નિદર્શન છે આ કોર્સ માં આપણે રેખીય માપન કોણીય માપન માટેના વિવિધ સાધનો વિશેના માપદંડો વિશે ચર્ચા કરી રહ્યા છીએ આ બે મુખ્ય સાધનો રેખીય કોણીય માપ માટે વપરાય છે હું આ મોડ્યુલમાં ચર્ચા કરું છું તેથી આપણે અહીં જે માઇક્રોમીટર પસંદ કર્યું છે તે એક મીટુટોયો માઇક્રોમીટર છે આ માઇક્રોમીટર 0 થી 25 મીમી સુધીની રેન્જ ધરાવે છે અને સૌથી ઓછી ગણતરી 0 01 મીમી છે તેથી તમે જોઈ શકો છો કે અહીં સ્પષ્ટીકરણો આપવામાં આવ્યા છે હું ફક્ત માઇક્રોમીટરના ઘટકોની ચર્ચા કરીશ જે આપણે જોઈ શકીએ છીએ કે મહત્તમ માપન જે અહીં લઈ શકાય છે તે 25 મીમી છે અને ઓછામાં ઓછી ગણતરી 0 01 મીમી છે અહીં નોંધવું મહત્વપૂર્ણ છે કે વર્નીઅર કેલિપરની સૌથી ઓછી ગણતરીએ વર્નીઅર કેલિપરની ઓછામાં ઓછી ગણતરી કરતા ઓછી છે તે 0 02 મીમી છે તેથી આ 0 મી છે જે તે વાંચન છે જે આપણે વર્નીઅર કેલિપર્સમાં વાંચનો લીધા હતા જેમ કે 44 28 અહીં આપણી પાસે 12 27 અથવા 12 29 પણ હોઈ શકે છે તેથી તે વધુ સંવેદનશીલ પણ છે અને માઇક્રોમીટર ફક્ત બાહ્ય વ્યાસને માપવા માટે વપરાય છે માઇક્રોમીટરનો ઉપયોગ કરીને આંતરિક વ્યાસ આંતરિક લંબાઈને માપવા શક્ય નથી તેથી માઇક્રોમીટરના વિવિધ ઘટકો તમે અહીં જોઈ શકો છો પ્રથમ ઘટક એરણ છે એરણ એ એક ભાગ છે જે નિશ્ચિત જડબા છે જો હું તેને થોડું ખોલું છું જ્યારે હું તેને ફેરવું છું જ્યારે હું તેને ફેરવીશ ત્યારે તમે જોઈ શકો છો કે તે ખૂલે છે તમે જોઈ શકો છો કે તે સ્ક્રુ ગેજ તરીકે પણ ઓળખાય છે તે સ્ક્રુ ગેજ તરીકે કેમ ઓળખાય છે કારણ કે તે તે નટ અને સ્ક્રુના સિદ્ધાંત પર કામ કરે છે તે એક સ્ક્રૂને ઢીલો અથવા ચુસ્ત કરવા જેવું છે બરાબર તેથી જ્યારે આપણે સ્ક્રુને ઢીલો કરીએ ત્યારે આ ઘટક એરણ છે કે નિશ્ચિત ઘટક એરણ છે અને તે આ સપાટીના આધારે માપાંકિતકેલીબ્રેટ કરવામાં આવે છે આ સપાટી ખૂબ જ સપાટ છે એરણની સપાટી સપાટ છે ફ્લેટનેસ એકદમ ચોક્કસ છે તેથી આપણી પાસે અહીં થિમ્બલ અથવા સ્પિન્ડલ છે આપણે જે સ્ક્રુનો ઉપયોગ કરી રહ્યા છીએ તે આગળ અથવા પાછળ તરફ આગળ વધી શકે છે અને આપણી પાસે કોઈ પણ જગ્યા પર લોક નટ છે આપણે આ લોક નટનો ઉપયોગ કરીને વાંચનને લોક કરી શકીએ છીએ તેથી આ લોક નટ ફરી એકવાર આપણે વાંચન લઈએ ત્યારે સુવિધા માટે વપરાય છે અને પછી આપણે આ જગ્યા પર વાંચનને લોક કરી શકીએ છીએ અને પછી તેને ખૂબ જ સરળતાથી અનુકૂળ રીતે નોંધીએ છીએ તેથી અહીં અમારી પાસે બે સ્કેલ છે આ તે મુખ્ય સ્કેલ છે જે તમે જોઈ શકો છો અને માઇક્રો સ્કેલ જેને આપણે ગોળાકાર સ્કેલ કહીએ છીએ આપણે 0 અને 5 ની વચ્ચેના મુખ્ય સ્કેલ જોઈ શકીએ છીએ 0 અને 5 ની વચ્ચે 10 કાપા છે આપણને આપણી પાસે 5 કાપા છે તેવું દેખાય છે જો કે ઉપરની બાજુ એ 5 કાપા છે અને નીચેની બાજુએ કાપા છે તે જ રીતે ઉપરની બાજુએ તેમની વચ્ચે કાપા છે તેથી તમારે ઉપરની બાજુએ પહેલા કાપા જોવાના છે તે 1 મીમી છે પહેલા આપણે જોયુ કે ઉપલી બાજુ 1 મીમી છે આપણે કહીશું કે નીચલી બાજુ આ કાપા 0 અને 1 ની વચ્ચે છે જે 0 તેથી જો હું તેને સંપૂર્ણપણે બંધ કરું તો તમે જોઈ શકો છો જ્યારે હું તેને સંપૂર્ણ પણે બંધ કરું છું અંતે તમે જોશો કે તમે ક્લિક અવાજ સાંભળશો ત્યાં જુઓ ફરીથી હું ક્લિક ખોલું છું ફરીથી હું ક્લિક બંધ કરું છું આ ક્લિક ખરેખર રેચેટ મિકેનિઝમ છે જે તે એક જ દિશામાં આગળ વધી શકે છે જો હું તેને ખોલું ત્યારે કોઇ ક્લિક નહી હોય અથવા ત્યાં કોઈ પ્લેટ નહી હોય પરંતુ જ્યારે હું તેને ઘડિયાળની દિશામાં ફેરવીશ ત્યારે તેને ગોઠવી શકાય છે જ્યારે તેને હું તેને ઘડિયાળની દિશામાં ફેરવીશ તો તે ક્લિક અવાજ આપવાનું ચાલુ રાખશે ઘડિયાળની દિશા જેમ જેમ આગળ ફેરવીશ તેમ ક્લિક જેવા અવાજો આપવાનું ચાલુ રાખશે પરંતુ એક ક્લિક આપણે જણાવવા માટે પૂરતી છે કે કે આપણું સ્થિર સ્પિન્ડલ વર્કપીસને સ્પર્શે છે તે માટેનું દબાણ પૂરતું છે તેથી આનો અર્થ એ કે આ રેચેટ એટેચમેન્ટ એક ક્લિક પૂરતુ છે અહીંના અન્ય ઘટકોને આપણે ફ્રેમ તરફ ઍડજસ્ટ કરી રહ્યા છીએ નીચલી ફ્રેમને યુ ફ્રેમ અથવા યુ આકારની ફ્રેમ અથવા યુ આકારની સ્ટીલ ફ્રેમ તરીકે ઓળખવામાં આવે છે પછી આપણી પાસે અહીં અંગૂઠો છે આપણી પાસે સ્લીવ્ડ છે આપણી પાસે સ્પિન્ડલ છે મેં પહેલેથી જ ચર્ચા કરેલ છે કે ખસી શકતા ભાગને સ્પિન્ડલ તરીકે ઓળખવામાં આવે છે તેથી આ માઇક્રોમીટરના મુખ્ય ઘટકો છે આ માઇક્રોમીટર જે સિદ્ધાંત પર કાર્ય કરે છે તે સ્ક્રુનો સિદ્ધાંત છે તે સ્ક્રુ ગેજનો સિદ્ધાંત છે જે સ્ક્રુ પિચ છે હું માઈક્રોમીટરનો સિદ્ધાંત લખી શકું છું તેથી માઇક્રોમીટર મોટા પરિભ્રમણમાં સીધા માપવા માટેના નાના અંતરને વિસ્તૃત કરવા માટેના સ્ક્રુના સિદ્ધાંત પર આધારિત છે તમે જોઈ શકો છો કે જો હું એક સંપૂર્ણ પરિભ્રમણ કરું છું તો 0 ફરીથી આ કેન્દ્રીય રેખા સાથે સુસંગત થાય છે તે 0 5 મીમી આગળ વધ્યું છે આપણે અહી કેન્દ્રીય રેખા છે તે જોઈ શકીએ છીએ કેન્દ્રીય રેખાની નીચેની લાઇન 0 5 મીમી છે તેનો અર્થ ગોળાકાર સ્કેલ ઉપરનું એક પરિભ્રમણ આપણી પાસે ખરેખર 50 કાપા છે જે તમે 0 થી 5 જોઈ શકો છો હું તેને 0 5 10 15 20 બતાવવા માટે ફેરવીશ તેથી મારી પાસે 50 કાપા છે અને એક પરિભ્રમણ તેને આગળ 0 5 મીમી સુધી લઈ જશે તેથી સ્ક્રુનું આ વિશાળ પરિભ્રમણ આપણા સ્પિન્ડલમાં ફક્ત થોડી ગતિ લાવે છે તેથી આ સિદ્ધાંત છે એક સંપૂર્ણ પરિભ્રમણ માત્ર 0 5 મીમીનું બીજું સંપૂર્ણ પરિભ્રમણ ફક્ત 0 5 મીમીનું તેથી આ તે સિદ્ધાંત છે જેના આધારે માઇક્રોમીટરની ઓછામાં ઓછી ગણતરી પણ સરળતાથી થઈ શકે છે તમે જોઈ શકો છો કે 50 ડિવિઝનમાં 0 5 મીમી જોવા મળ્યું હતુ માઇક્રોમીટરનો સિધ્ધાંત 50 કાપામાં 0 5 મી મી છે ઓછામાં ઓછી ગણતરી 0 5 50 0 મી તેથી તેનો અર્થ એ કે આપણે કહી શકીએ કે ઓછામાં ઓછી ગણતરી 0 5 ભાગ્યા 50ની બરાબર 0 મી જેટલી છે તેમ છતાં અહીં સામાન્યથી ઓછામાં ઓછી ગણતરી બરાબર પિચ ભાગ્યા ગોળાકાર સ્કેલ ઉપર કાપાની સંખ્યા તેથી પિચનો એક પરિભ્રમણ તે થ્રેડની પિચ છે જેની આપણે થ્રેડ સિસ્ટમમાં ચર્ચા કરી છે તે મુજબ એક પરિભ્રમણમાં કેટલું આગળ જવાય છે અથવા આપણો સ્ક્રુ એક પરિભ્રમણમાં કેટલો આગળ જાય છે એક પરિભ્રમણ જે પિચ ભાગ્યા કાપાઓની સંખ્યા જે ઓછામાં ઓછી ગણતરી છે તેનો અહીં સરળ સંબંધ છે ઓછામાં ઓછી ગણતરી પિચ ગોળાકાર સ્કેલ ઉપર કાપાની સંખ્યા તેથી આ આપણી સૌથી ઓછી ગણતરી છે અને માપન મૂલ્ય માપેલ મૂલ્ય મુખ્ય સ્કેલ વાંચન વત્તા ઓછામાં ઓછી ગણતરી ગુણ્યા ગોળાકાર સ્કેલ વાંચન બરાબર છે અને જો તે મુખ્ય સ્કેલ વાંચનમાં થોડી ભૂલ હોય તો જો શરૂઆતમાં 0 એ લાઇનના કેન્દ્ર સાથે સુસંગતના હોય તો બાદબાકી અથવા વત્તા ઓછાની ભૂલને એડજસ્ટ કરવી પડશે માપેલ મૂલ્ય એમ આર એલ સી × સી આર શૂન્ય ભૂલ ખરેખર જો હું અહીં શૂન્ય ભૂલ મૂકુ તો શૂન્ય ભૂલ જેમ આપણે ચર્ચા કરી છે તે હંમેશા બાદ કરવામાં આવે છે તેથી આ માઇનસ શૂન્ય ભૂલની અહીંયા ત્રણ શરતો છે તેથી ચાલો આપણે માઇક્રોમીટરનો ઉપયોગ કરીને કેટલાક પરિમાણો શોધવાનો પ્રયત્ન કરીએ ચાલો પહેલા એક સરળ સ્ટીલ વાયર પસંદ કરીએ તેથી પ્રક્રિયા એ છે કે આપણે જે પરિમાણો જોવાના છે કે માપવાના છે તેના કરતા થોડી વધુ લંબાઇ સુધી તેને ફરીથી ઢીલું કરીશું પછી આપણે વાયર ઉમેરીશું ત્યારબાદ હું વાયરને એરણના છેડા પર મૂકીશ અને તેને બંધ કરીશ તેથી રેચેટ એક ક્લિક અવાજ કરશે હવે મેં નટને બહારની બાજુ ફેરવી બંધ કર્યો છે તો તમે જોઈ શકો છો કે મુખ્ય સ્કેલનું વાંચન 3 5 થી વધારે છે તે 3 5 છે તમે જોઈ શકો છો કે વાંચન 3 5 થી વધારે છે જો કે એવું દેખાય છે કે તેણે 4 ને પાર કરી લીધેલ છે પરંતુ હું આ કેન્દ્રીય રેખા જોવુ છુ તે 49માં કાપા સાથે સુસંગત છે 0 થી એક કાપા પહેલા તેથી હું 3 5 વતા 0 01 ગુણ્યા 49 મુકીશ તો ત્યાં કોઈ શૂન્ય ભૂલ છે ત્યાં કોઈ અન્ય ભૂલ છે તે જોવા માટે ચાલો મને તેને બંધ કરવા દો તો તમે જોઈ શકો છો કે 0 તે કેન્દ્રીય રેખા સાથે સુસંગત છે કે નહીં હા તે છે તે સુસંગત છે ત્યાં કોઈ શૂન્ય ભૂલ નથી તો આ ભૂલ તે શૂન્ય છે તેથી આ વાંચન વાયરનો વ્યાસ 3 5 વત્તા 0 49 બરાબર 3 99 છે આ વાયર જ્યારે ખરીદ્યો હતો તે 4 મીમી પરિમાણ માપથી ખરીદ્યો હતો તેથી આપણે જોઈ શકીએ છીએ કે આપણે અમુક સમયે પ્રાપ્ત થઈ રહ્યું છે તે વાંચન 3 9 મીમી છે માપેલ મૂલ્ય એમ આર એલ સી × સી આર શૂન્ય ભૂલ 3 5 0 5 0 49 3 99 mm તેથી સંવેદનશીલતા તમે કહી શકો છો કે જો 4 મી વાયર ખરીદ્યો હોય તો વત્તા ઓછા 0 02 ભૂલ છે જે સ્વીકાર્ય છે 99 મીમી પરિમાણ છે આપણે તે બીજા પોઇન્ટ પર વાંચન જોતા મને લાગે છે કે તે 3 98 અથવા 3 97 હોઈ શકે છે કારણ કે 0 01 મીમી તે ખૂલી આંખ દ્વારા ઓળખી શકાતું નથી અને હાથથી પણ અનુભવી શકાતું નથી તેથી આ કરી શકાય છે અને હું એક પ્રયોગ કરીશ વર્નીઅર કેલિપરનો ઉપયોગ કરીને આપણે જે વ્યાસની ગણતરી કરી છે હું તે ભાગોના વાંચનના પરિમાણોના વ્યાસ જોવાનો પ્રયત્ન કરીશ જે આપણે વર્નીઅર કેલિપરનો ઉપયોગ કરીને માપ્યું છે હું તે કિંમતોમાંથી એક અથવા બે મૂલ્યોને માઇક્રોમીટરનો ઉપયોગ કરીને માપવાનો પ્રયત્ન કરીશ તો ચાલો પ્રયત્ન કરીએ આપણી પાસે કિંમતો 0 02ની આસાપાસ હતી બરાબર જો એકી હોય તો બેકી સ્થાનોમાં બીજા સ્થાને દશાંશ હોય તો હવે હું એક જ સ્થાન જોવા માંગુ છું એકી સ્થાન પણ ત્યાં છે તેથી સંવેદનશીલતા તેનાથી બમણી છે અને માપન તેનાથી 50 ટકા અથવા અડધા ભાગનુ હશે તેથી આપણે પેન્સિલને તેના વિવિધ સ્થાનોથી લંબાઈને માપવા માટે પ્રયોગ કરવાનું નક્કી કર્યું છે તેથી ખરેખર આ પેન્સિલ છે ચાલો આપણે જોઈએ માફ કરજો પેન્સિલની લંબાઈ નહી પણ જાડાઇ જોવાનો પ્રયત્ન કરશુ અહી પેન્સિલની સામાન્ય જાડાઈ શું છે જુઓ હું તેનો ઉપયોગ કરીને આ કરું છું તેથી એક ક્લિક કરીને અને નટને લોક કરીને આ જાડાઇનું માપન ખરેખર 0ની નજીક આવે છે પ્રથમ વાંચન આ 5 6 7 પછી 7 01ને અનુરૂપ છે તેથી આપણે એક જગ્યા પર પેંસિલની જાડાઈ 7 01 જોઈ શકીએ છીએ હવે હું તેને અનલોક કરી દઉ છું અને પ્રારંભિક બિંદુથી થોડું વધારે ઊંડા સ્થાને બીજું માપન લઉ છું ચાલો હું અહીં ક્લિક કરીને વાંચનને લોક કરું છું તમે વાંચન થોડુ ઓછુ છે તે અહીં જોઈ શકો છો હવે તમે જુઓ છો કે 44મુ વાંચન અહીં સુસંગત છે જો તમે જુઓ કે ગોળાકાર સ્કેલનું 44મુ વાંચન મુખ્ય સ્કેલ સાથે સુસંગત છે અને તે 6 5 પછી છે તેથી 44 વત્તા 0 44 વત્તા 6 5 69 4 તેથી આપણને અહીં બે માપન મળ્યાં છે તેથી પેંસિલની જાડાઈ માટે તે 7 01 6 ચાલો હુ આ જ સપાટી પરથી બીજું વાંચન લઉ છુ એક ક્લિક કરીને નટ ને લોક કરીને માપન લેતા આપણને 20મું મળશે તે ખરેખર છે 5 6 7 7 5 અને 25 છે હા આ થોડો અલગ રસ્તો છે 75 છે તમે જાણો છો કે પેન્સિલ એક સાધન છે તે એક સાધન છે જેનો ઉપયોગ ફક્ત હાથમાં થવાનો છે અને સામાન્ય રીતે પેન અથવા પેન્સિલ આપણે જે પણ વાપરીએ છીએ તે 6 અથવા 7 મીમીથી 15 મીમીની વચ્ચે છે ચોકસાઇ લખવા માટેની પેન્સિલ એ વ્હાઇટ બોર્ડ્સમાં લખવા માટે એક પ્રકારનું ચોકસાઇ લેખન છે તે 20 મીમી હોઈ શકે છે જ્યારે તે માપ વધુ થાય તેમ સંવેદનશીલતા અથવા લેખનમાં ચોકસાઇ ઘટે છે તેથી સામાન્ય રીતે જો તમે જોશો તો પેન્સિલની જાડાઈ 7 મીમી છે પરંતુ જો હું જાડાઇની ગણતરી માટે માઇક્રોમીટરનો ઉપયોગ કરું તો તમે આ વિવિધતા જોઈ શકો છો 7 94 7 તેથી આ એક થોડો અલગ રસ્તો છે કારણ કે આ ફક્ત હાથમાં પકડવા માટે બનાવવામાં આવ્યું છે તેથી શ્રેણી છ પોઇન્ટની વચ્ચે હોઇ શકે છે કારણ કે તમે જાણો છો પેન્સિલમાં કલર પણ હોય છે તેની પણ થોડી જાડાઈ હોય છે અને તેને એકદમ 7 મી મીની આજુબાજુ ડિઝાઇન કરવું તે ખૂબ મહત્વનું નથી તે 6 પોઇન્ટથી આજુબાજુ હોઈ શકે છે હું 6 મીથી 8 મી મી સુધી એમ કહી શકું છું તેથી આ વસ્તુઓને કેવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે તે જોવાની આ એક રીત છે જો તે ચાવી હોત જો તે ધાતુ ષટ્કોણ ચાવી હોત જે કદાચ ગો અથવા નો ગો ગેજમાં દાખલ કરવાની હોત ઠીક છે તેથી તે વધુ સચોટ હોવું જોઈએ પરંતુ તે હાથમાં પકડવાનું હોવાથી આપણે તેને ખૂબ ચોક્કસ ચોક્કસ ડિઝાઇન કરવાની જરૂર નથી તેથી આ માઇક્રોમીટર વિશે હતું આગળ હું આ સરફેસ પ્લેટ વિશે ચર્ચા કરીશ તો અહીંયા આપણી પાસે સરફેસ પ્લેટ છે સરફેસ પ્લેટ ખરેખર મૂળભૂત અથવા પાયાની છે હું એવું સાધન કહી શકું છું જે મેટ્રોલોજી લેબમાં રાખવામાં આવે છે કારણ કે તમે બધી ભૌમિતિક ચોકસાઈનો પાયો જાણો છો અને તમામ પરિમાણીય માપ એક ફ્લેટ પ્લેન છે જે ખરેખર વર્કશોપ અને નિરીક્ષણ લેબોરેટરીસમાં ફક્ત સપાટી પ્લેટ દ્વારા આપવામાં આવે છે તેથી આ કાસ્ટ આયર્ન સરફેસ પ્લેટ છે સરફેસ પ્લેટમાં સૂક્ષ્મ ચોક્સાઈ છે ચોક્સાઈ 10 માઇક્રોમીટરથી 0 01 મી મી હોઇ શકે છે પરંતુ 3000 મી તેથી આ દિવસોમાં તેની ચોકસાઈ જુદી જુદી હોઈ શકે છે ખરેખર આ એક જૂની સરફેસ પ્લેન છે જો તેને પ્રથમ આઈ ટી કાનપુરમાં રાખવામાં આવી હોય તો મને લાગે છે કે આજથી આશરે 40 વર્ષ પહેલાં ખરીદવામાં આવી હશે કે જે સ્થળ પર આવા ગ્રેનાઇટ સરફેસ પ્લેટ જેવા પથ્થર ઉપલબ્ધ હશે બ્લેક ગ્રેનાઇટ સરફેસ પ્લેટ પણ ત્યાં છે તેથી બ્લેક ગ્રેનાઇટ સરફેસ પ્લેટની સંવેદનશીલતા 1 ઇંચના 10000 ની છે તેથી આ એક સરફેસ પ્લેટ છે તેને n પરિમાણો છે 15 ઇંચની લંબાઈ અને પહોળાઈ અને જાડાઈ 1 ઇંચ તમે જોઈ શકો છો કે તે એક સુંવાળી સપાટી છે જે આપણે સ્પિરિટ લેવલનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે આગળ સ્પિરિટ લેવલમાં જઈશું આપણે જોઈ શકીએ કે તેને બેઝ પર યોગ્ય રીતે ફ્લેટ રાખવામાં આવે છે કે નહીં બરાબર આ એક વસ્તુ છે સરફેસ પ્લેટ મેટ્રોલોજી લેબનો પાયો બનાવે છે મોટાભાગની સપાટી પ્લેટો લંબચોરસ આકારની હોય છે જે 4 બાય 3 લંબાઈની આસપેક્ટ રેશિયો 4 બાય 3 હોય છે તે ચોરસ હોઈ શકે છે તે ગોળાકાર હોઈ શકે છે અથવા તે 3 પ્લેટ પદ્ધતિ દ્વારા ફ્લેટ પ્લેન બનાવવા માટે ભૌમિતિક રીતે સૌથી વધુ યોગ્ય હોય છે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાયેલા કાસ્ટ આયર્ન સરફેસ પ્લેટોની સપાટી હેઠળ વિશેષ ટેકાવાળા બંધારણની રચના હોય છે જેથી આ વજનમાં જેટલું શક્ય તેટલું હલકું બને પરંતુ તમે જાણો છો કે તે સરફેસની બાજુ ખૂબ નક્કર નથી જેની નીચે તમે ટેકાઓને જોઇ શકો છો તેથી વજન ઓછુ થાય તે માટે તે સંપૂર્ણ નક્કર નથી તેથી આ વજન ઘટાડવા માટે છે સરફેસ પ્લેટની સપાટીની સાચી કક્ષા મશીન અથવા સ્ક્રેપ નથી જ્યાં સુધી તે ખરેખર જુનુ ન થાય અને બધી આંતરિક સપાટીઓનું શમન ન થઇ જાય ત્યાં સુધી ખરેખર ગ્રેનાઇટ સરફેસ પ્લેટ ખૂબ સારી ગોઠવણો છે તે પ્લેસિંગ પ્લેટની કાસ્ટ આયર્ન સપાટીની ખૂબ જબરદસ્ત ફેરબદલ છે કારણ કે ગ્રેનાઈટ સરફેસ પ્લેટો ફરીથી અને ફરીથી બનાવી શકાય છે અને તેનો ખર્ચ પણ ઓછો થાય છે આ સરફેસ પ્લેટનું વજન ઘટતા સપાટી સખત બને છે ત્યાં સપાટીની કઠિનતા છે જ્યારે પણ આપણે તેને મશીન કરવાની જરૂર હોય ત્યારે સપાટી ફરીથી સખત કરવી પડશે અને આવી ચોક્કસ મુશ્કેલીઓ હોઈ શકે છે ખરેખર સંવેદનશીલ હાથ જોઈ શકે છે કે ત્યાં મુશ્કેલીઓ છે કે નહીં બરાબર આ એક જૂનું સરફેસ પ્લેન છે તમે જોઈ શકો છો કે અહીં નાનો ઘસારો છે બરાબર છે પરંતુ આ ફરીથી કાર્યક્ષમ છે સરફેસ પ્લેટ પર આપણે ઉંચાઇ ગેજ સ્પિરિટ લેવલ અને અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ કરીશું બરાબર આગળનું ઇન્સ્ટ્રુમેન્ટ એ ફીલર ગેજ છે ફીલર ગેજ એ એક સાધન છે જેમાં તેમાં ઘણી પટ્ટીઓ હોય છે તેથી આ ખરેખર અહીં વિવિધ પટ્ટીઓ છે ફીલર ગેજ બે સપાટ સપાટીઓ વચ્ચેના ગેપ બિટ્સને માપવા માટે વપરાય છે જ્યાં પહોંચવું મુશ્કેલ છે તેથી ફીલર ગેજ ત્યાં પહોંચી શકે છે જ્યા પહોળાઈનું અંતર 1 મી મી છે આ 0 મી છે આ 0 મી છે વિવિધ પ્રકારના ફીલર ગેજ તમે જોઈ શકો છો અમારી પાસે ફીલર ગેજ પણ છે જેમાં પહોળાઈના પેક્સ છે આ પહોળાઈ પેક્સમાં 10 બ્લેડ હોય છે તમે જોઈ શકો છો કે તેમાં પરિમાણો 5 બાય 100 થી 80 બાય 100 મી મીની 10 બ્લેડ હોય છે તેથી હમણાં પૂરતું ફીલર ગેજ વાપરી શકાય છે અહીં સ્પાર્ક પ્લગ છે જો તમે સ્પાર્ક પ્લગ વચ્ચેના તફાવતને જોશો તો સ્પાર્ક પ્લગ વચ્ચે ગેપ 0 6 મી મી સ્પાર્ક્સ છે જ્યારે પણ સાધન ઘસાય છે જ્યારે સ્પાર્ક પ્લગ આંતરિક તત્વને સતત સ્પાર્ક્સ આપે છે ત્યારે સ્પાર્ક પ્લગ બગડે છે અને અંતર વધે છે તેથી જે આપણે જોઈએ છીએ કે મિકેનિક ગેપને ઇચ્છિત મૂલ્ય પર પાછા લાવવા માટે સ્પાર્ક પ્લગની ઉપરથી ટેપ મૂકે છે ઇચ્છિત મૂલ્ય 0 6 મી જો કે મિકેનિક જાતે જ તે સ્કેલ લઇ શકે છે પરંતુ 0 મીના ફીલર ગેજનો ઉપયોગ કરવો તે યોગ્ય રીત છે તમે આ જોઈ શકો છો જો આ ફીલર ગેજ છે ફીલર ગેજની એક પટ્ટીને હું મૂકવાનો હું પ્રયાસ કરી રહ્યો છું તે યોગ્ય રીતે જતી નથી તેથી હું અહીં ફીલર ગેજની એક પટ્ટીને પસંદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું જે સૌથી મોટી પટ્ટી તે 80 બાય 100 છે જે 0 8 છે તે 8 બાય 100માં યોગ્ય રીતે જતી નથી તેથી બીજી પટ્ટી જે બરાબર 60 બાય 100 છે તે 0 6 છે તે આપણને જણાવી રહ્યું છે કે સ્પાર્ક પ્લગમાં ઉપલા અને નીચલા ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર 0 6 મીમી છે અને આ ગોઠવી શકાય છે ફીલર ગેજ વિવિધ પ્રકારના હોય છે આપણી પાસે ગો અથવા નો ગો ગેજ ટેપર્ડ ગેજ ગો અથવા નો ગો ફિલર ગેજ છે તેનો આધાર જાડો છે અને પાતળી ટિપ હોય છે તેની પાસે જાડો આધાર અને પાતળી ટિપ હોય છે ગેજનો પાતળો અંત ગેપમાં જઈ શકે છે અને જાડો ભાગ જશે નહી તેથી આ ગો અથવા નો ગો ગેજ છે આ પાતળો છે આ જાડો છે પછી આપણી પાસે સીધી પટ્ટી પ્રકારનું ફીલર ગેજ છે હવે આ સીધી પટ્ટી પ્રકારનું ફીલર ગેજ છે પટ્ટીની જાડાઈ તેની આખી લંબાઈ દરમ્યાન સમાન હોય છે પછી અમારી પાસે મેટ્રિક ફીલર ગેજ છે અથવા મેટ્રિક અને ઇમ્પિરિયલ ફીલર ગેજ આ બે અલગ ફીલર ગેજનું સંયોજન છે મેટ્રિક ફીલર ગેજ જે એક મીલીમીટરના સો માં ભાગનું અને ઇમ્પિરિયલ ઇંચમાં આપે છે તે એક ઇંચના 1000 હજારમાં ભાગનું માપ આપે છે તેથી જે મેટ્રિક અને ઇમ્પિરિયલ ફીલર ગેજનું સંયોજન છે ત્યારબાદ આપણી પાસે ટેપર્ડ ફીલર ગેજ છે સાંકડો છે પટ્ટી પ્રકારના ફીલર ગેજેસમાં પટ્ટી ઓ હોય છે જે ટીપ તરફ પાતળી હોય છે તેથી આ ફીલર ગેજ ખરેખર સાંકડો છે જો તમે જોશો કે પટ્ટીઓ તેની ટોચ તરફ સાંકડી થાય છે તેથી આ ટેપર્ડ ફીલર ગેજ છે અને અહી ફીલર સ્ટ્રીપ છે અને તે સમાન રીતે કાર્ય કરે છે બે ફીલર ગેજની પટ્ટીનો અપવાદ એ છે કે તેઓના સેટ ક્યારેય સરખા હોતા નથી અને કોઇપણ છેડાનો માપવા માટે ઉપયોગ થઇ શકે છે તેથી આ એક ફીલર પટ્ટી છે તે અહીં અને અહીં સમાન છે અને અહીં સમાન પહોળાઈ સાથે ફક્ત એક જ પટ્ટી છે તેથી આ વિવિધ પ્રકારના ફીલર ગેજ છે હા આ એક એંગલ ફીલર ગેજ છે એંગલ ફીલર ગેજ અથવા ઓફસેટ આ સ્થિતિમાં મોટરના જટિલ ભાગોમાં સરળ પ્રવેશ માટે ફીલર ગેજ ટોચ તરફ વળેલું છે ત્યાં કેટલાક ભાગો છે જેમાં આપણે સીધી રીતે દાખલ કરી શકતા નથી આપણે તેને યોગ્ય રીતે દાખલ કરવા માટે થોડો વળાંક જરૂરી છે તેથી આ ફીલર ગેજ પણ સરફેસ પ્લેટ પર અંતર છે કે નહીં ફ્લેટનેસ છે કે નહીં તે જોવા વપરાય છે હમણાં પૂરતું જ્યારે હું હાઇટ ગેજનો ઉપયોગ કરીશ ત્યારે અમે ઉંચાઇના ગેજના આધાર અને અમારી સરફેસ પ્લેટની ટોચની સપાટી વચ્ચે ફીલર પટ્ટીમાંની પાતળી પટ્ટી દાખલ કરવાનો પ્રયાસ કરીશું તેથી તે તેમના ગેપમાં દાખલ થાય છે કે નહી તેથી આપણે તે જોઈ શકીએ છીએ કેટલીક વખત ત્યાં ખાંચ કે ગાંઠો હોઈ શકે છે તેથી અમુક તબક્કે ફીલર ગેજ દાખલ થઇ શકે છે અને કોઈક જગ્યા પર થતો નથી તેથી આ હેતુથી ફીલર ગેજનો ઉપયોગ થાય છે ફીલર ગેજ જેવું અન્ય ગેજ પીચ ગેજ પિચ ગેજ અથવા થ્રેડ ગેજ જેવું છે જેની આપણે પ્રયોગશાળા નિદર્શનના આગળના ભાગમાં ચર્ચા કરીશુ તેથી હમણાં સુધી તમારો આભાર અને આપણે પીચ ગેજ વર્નીઅર હાઇટ ગેજ પછી સાઈન બાર કોમ્બીનેશન ગેજ ખરેખર સંયોજન સેટ જેવા અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ્સની ચર્ચા કરવા ફરીથી મળીશું તેથી સ્લિપ ગેજ અને વર્નીઅર અથવા ગિયર વર્નીઅર તેથી આ સાધનોની ચર્ચા કરવામાં આવશે અને આપણે પ્રયોગશાળામાં પણ જઈશું કોઓર્ડીનેટ મેઝરમેન્ટ મશીનોનો ઉપયોગ કરીને કોઓર્ડીનેટ કેવી રીતે નોંધશું તેથી અમે હવે પછી ના પ્રયોગશાળા નિદર્શનમાં આગામી સત્રમાં મળીશું